ઊર્જા સંરક્ષણ અને વ્યય ઉષ્માની પુનઃપ્રાપ્તિના આગળના વ્યાખ્યાનમાં ફરીથી સ્વાગત છે આજે આપણે શું કરીશું આપણે ઉષ્મા પમ્પ્સ પરની આપણી ચર્ચા ચાલુ રાખીશું જો તમે ગઈકાલને યાદ કરો તો આપણે ઉષ્મા પમ્પ્સ પરની આપણી ચર્ચા ચાલુ કરી હતી ઉષ્મા પંપ શું છે મૂળભૂત રીતે હકીકત એ છે કે તે આપણી પાસે જે ઊર્જા નીચા તાપમાને ઉપલબ્ધ છે તેની ગુણવત્તા સુધારવા માટેનો રસ્તો છે અને તેથી શું થાય છે તમે ઉષ્મા પંપ નો ઉપયોગ કરીને ઊર્જાને ઊંચા સ્તર પર લઇ જાવ છો અને બીલકુલ તે મફ્તમાં થશે નહીં આપણે વેપર કમ્પ્રેશન ચક્રનો કે જે સામાન્ય રેફ્રિજરેશન ચક્ર છે તેનો ઉપયોગ કરીએ છીએ સિવાય કે અહીંયા રેફ્રિજરેશન અને ઉષ્મા પંપ વચ્ચે તફાવત એ છે કે અહીંયા આપણું ધ્યેય એ રેફ્રિજરેશન કે જ્યાં આપણે નીચા તાપમાને ઉષ્માનો નિકાલ કરીએ છીએ તેની સરખામણીમાં ઊંચા તાપમાને થર્મલ ઊર્જા છે પરંતુ મૂળભૂત રીતે ચક્ર જે રીતે કામ કરે છે તે એક સમાન છે તે વેપર કમ્પ્રેશન ચક્ર છે અને સૌપ્રથમ આપણે શું કરેલું તેના પરિચય સાથે આપણે પાછલા અને પ્રથમ ઉદાહરણની ચર્ચા કરી કે જે હવાથી હવા ઉષ્મા પંપ છે કે જેનો વર્ષ દરમ્યાન થતાં વાતાનુકૂલન માટે ઉપયોગ કરી શકાય છે તો ચાલો આપણે માત્ર આકૃતિઓ કે જે છેલ્લા વર્ગમાં આપણે દોરેલી તેના તરફ નજર કરીને પુનરાવર્તન કરીએ આ ઉષ્મા પંપ હતો કે જે આપણે કહેલું તે આ હતું આ ઓરડો છે કે જેને આના માટે ઉપયોગમાં લેવાય છે આ ઉષ્મા પંપ હતું કે જેને વર્ષ દરમ્યાન થતા વાતાનુકૂલન માટે ઉપયોગમાં લેવામાં આવે છે તો ઉનાળામાં આપણે શું કરવાનું પસંદ કરીશું આપણે ઠંડુ કરવાનું પસંદ કરીશું હવે ક્યા આપણી પાસે આસપાસની હવા છે કે જે ઊંચા તાપમાને છે અને જેને ઠંડી કરવાની જરૂર છે તો ખાસ વેપર કમ્પ્રેશન ચક્રમાં તમે જે રીતે ઠંડક મેળવો છો અથવા એ જગ્યા કે જ્યાં તમે ઠંડક મેળવો છો તે તમે ચક્રમાં જ્યાં તમારી પાસે દ્રવાંશનાશક યંત્ર છે ત્યાં મેળવો છો કે જ્યાં રેફ્રીજરેન્ટ તેને પોતાને નીચા દબાણ પ્રવાહીમાંથી વરાળમાં ફેરવે છે તેથી આપણે શું કરીશું આપણી પાસે દ્રવાંશનાશક યંત્રનું એકમ ઓરડાની અંદર છે અને આપણી પાસે આસપાસની ગરમ હવા દ્રવાંશનાશક યંત્રની ઉપર જાય છે અને તેથી જે બહાર આવે છે તે ઠંડી હવા છે કે જેનો આપણે ઓરડાને ઠંડું કરવા માટે ઉપયોગ કરી શકીયે છીએ તો મૂળભૂત રીતે આ એ જ રીતે છે કે જે રીતે સામાન્ય રીતે ઓરડાનું વાતાનુકૂલન કાર્ય કરે છે બીજા છેડા તરફ કે જ્યાં તમારી પાસે ઠારક છે ત્યાં શું થાય છે તે એ જ આસપાસની હવા છે કે જેનો પ્રવાહી તરીકે અથવા ઠંડા પ્રવાહી તરીકે રેફ્રીજરેન્ટ નું ઊંચા દબાણે ઠારણ કરવા માટે વરાળમાંથી પ્રવાહી બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે અને જેવુ રેફ્રીજરેન્ટ નું આ ઉષ્મા વિનિમયકમાંથી પસાર થતી વખતે ઠારણ થાય છે તેવું તે ઉષ્મા આપે છે કે જેને આસપાસની હવા દ્વારા લેવામાં આવે છે અને ઠારક એકમમાંથી જે બહાર આવે છે તે ગરમ હવા હોય છે હવે યાદ રાખો કે આ ગરમ હવા ઘણા બધા બીજા હેતુઓ માટે ઉપયોગમાં લઇ શકાય છે જો તમે કોઈ નાના ઔદ્યોગિક એકમ વિશે વાત કરી રહ્યા હોવ તો આ ગરમ હવાની ઘણી બધી ઉપયોગીતાઓ હોઈ શકે છે તો એક બાજુ આપણે ઠંડક મેળવીએ છીએ અને બીજી બાજુ આપણે ગરમ હવા પણ મેળવીએ છીએ કે જે ઊંચા તાપમાને હોય છે તો તે ઉંચા સ્તરની થર્મલ ઊર્જા છે કે જેનો બીજા હેતુઓ માટે ઉપયોગ કરી શકાય છે હવે શિયાળામાં શું થાય છે આ 4 વે સ્વિચ બીજી બાજુ ફરે છે તો તેથી પ્રવાહનું ચક્ર ઊલટું થાય છે અને દાબક યંત્રની અંદર જે જાય છે તે ખરેખરમાં રેફ્રીજરેન્ટ કે જે ઉષ્મા વિનિમયકમાંથી બહાર આવે છે તે હોય છે તો મૂળભૂત રીતે શું થાય છે દ્રવાંશનાશક યંત્ર અને ઠારક એકબીજામાં ફેરવાય જાય છે ઓરડાની અંદર રહેલું ઉષ્મા વિનિમયક ઠારક બને છે અને બહાર રહેલું ઉષ્મા વિનિમયક દ્રવાંશનાશક યંત્ર બને છે તો તેથી આપણે અહીંયા શું મેળવીએ છીએ તો એ જ વસ્તુ સિવાય કે આસપાસની હવા હવે ઠંડી છે કારણ કે બહાર શિયાળો છે અને આપણે તેને ગરમ કરવાનું પસંદ કરીએ છીએ જેથી આપણી પાસે ઓરડાની અંદર વધારે આરામદાયક પરિસ્થિતિઓ રહે તો આ આસપાસની હવા કે જે નીચા તાપમાને છે તે ઠારકની ઉપર જાય છે તે ઉષ્મા લે છે અને ગરમ હવા તરીકે બહાર આવે છે કે જેનો હવે ઓરડાને ગરમ કરવા માટે ઉપયોગ કરી શકાય છે અને તેને વધારે આરામદાયક બનાવી શકાય છે અને એ જ રીતે દ્રવાંશનાશક યંત્ર પાસે શું થાય છે ત્યાં બહારની બાજુ ઠંડી હવા છે પરંતુ એકવાર તે ઠંડી હવા આવે છે તે ફરીથી ઉષ્મા ગુમાવે છે જેથી રેફ્રીજરેન્ટ નું બાષ્પીભવન થાય છે અને તેથી જે બહાર આવે છે તે ઠંડી હવા હોય છે તે હજુ પણ નીચા તાપમાને હોય છે કે જે બહારના આસપાસના વાતાવરણ કરતા પણ નીચું હોય છે હવે આ ઠંડી હવાના પણ ઘણા બધા બીજા હેતુઓ ઘણી બધી બીજી ઉપયોગીતાઓ હોઈ શકે છે તો તેથી એક બાજુ અહીંયા આપણે ઓરડાના વાતાનુકૂલન માટે ગરમ હવા મેળવીએ છીએ પરંતુ તેની સાથે આપણે ઠંડી હવા પણ મેળવીએ છીએ કે જેનો બીજા હેતુઓ માટે ઉપયોગ કરી શકાય છે અને આપણે પછી એક ઉદાહરણ જોઈશું કે જ્યાં આપણી પાસે એક ઉપયોગિતા હશે કે જેમાં ઠંડી હવા અને ગરમ હવાનો આ પ્રકારના એકમમાં એકસાથે ઉપયોગ કરી શકાય છે તો આ આપણે છેલ્લા વ્યાખ્યાનમાં જ્યાં રોકાયા હતા તેનું ઝડપથી પુનરાવર્તન છે અને પછી આપણે વધુ એક આવી ઉપયોગીતા તરફ જઈશું અને આ પાણી માટેના ઉષ્મા પંપ નું ઉદાહરણ છે તો આ ઉદાહરણ છે કે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ તે તરણકુંડને ગરમ કરવા માટે ઉપયોગમાં લેવાય છે અથવા આ તરણકુંડને ગરમ કરવા માટેનું એક ઉદાહરણ છે ત્યાં પાણી માટેના ઉષ્મા પંપ ના બીજા ઉદાહરણો પણ હોય શકે છે તો અહીંયા આપણી પાસે શું છે તો જો તમે જોશો તો આ તરણકુંડ છે કે જેના પાણીને ગરમ કરવાની જરૂર છે તો મારે ગરમ તરણકુંડની જરૂર છે તેને તે માત્રા સુધી ગરમ કરો કે જ્યાં તે શરીર માટે આરામદાયક છે ખાસ કરીને આપણે ઠંડા દેશો વિશે વાત કરી રહ્યા છીએ ચાલો આપણે કહીએ કે અંદરના તરણકુંડમાં અથવા હોટલમાં તો આપણે કઈ રીતે તે કરીશું સારું આપણાં જ્ઞાન પરથી આપણે જાણીએ છીએ કે જો આપણે કંઈક ગરમ કરવા માંગતા હોઈએ તો આપણે પ્રવાહી અથવા ઉષ્મા વિનિમય કરતા પ્રવાહીની જરૂર પડશે કે જે ઉષ્મા પંપ ના ઠારકમાંથી બહાર આવે છે તો ચાલો સૌપ્રથમ આપણે માત્ર ઉષ્મા પંપ ના એકમ વિશે વાત કરીયે કે જે વેપર કમ્પ્રેશન એકમ છે આપણી પાસે અહીંયા ઠારક છે આપણી પાસે અહીંયા વિસ્તરણ વાલ્વ છે આપણી પાસે અહીંયા દ્રવાંશનાશક યંત્ર છે અને દાબક યંત્ર અહીંયા છે તો દાબક યંત્રમાંથી શું બહાર આવે છે પહેલા જે ઊંચા દબાણે અથવા રેફ્રિજરેન્ટ વરાળ ઊંચા દબાણે અને ઊંચા તાપમાને છે તે ઠારકમાં આવે છે ત્યાં આઇસોબેરિક ઠારક છે કે જે એ જ દબાણે ઠારણ ઘનીકરણ કરે છે પછી શું બહાર આવે છે તેથી ઠારકમાંથી ઠારણ થયેલું રેફ્રીજરેન્ટ ઊંચા દબાણે બહાર આવે છે હવે આ પ્રક્રિયામાં તે ઉષ્મા ગુમાવે છે કે જે હવે પ્રવાહી આ કિસ્સામાં પાણી દ્વારા લેવામાં આવે છે તો તરણકુંડનું પાણી ઠારકમાં પમ્પ્ડ કરવામાં આવે છે અને જેથી જ્યારે તે બહાર આવે છે ત્યારે તે ઊંચા તાપમાને હોય છે અને આ પાણી પાછું જાય છે તો આ રીતે પરિભ્રમણ ચક્ર પૂરું થાય છે તો પાણીનું સંગ્રાહક એ તરણકુંડ છે કે જ્યાંથી તેને ઠારકમાં થોડી પાણીની સારવાર કર્યા બાદ પમ્પ્ડ કરવામાં આવે છે અને ઠારકમાંથી તેને તરણકુંડમાં ઊંચા તાપમાને પાછું આપવામાં આવે છે અને આ રીતે આપણે તરંગકુંડના પાણીનું તાપમાન જાળવીએ છીએ હવે દ્રવાંશનાશક યંત્રમાં શું થાય છે અહીંયા પણ આપણે એ જ પાણી લઈએ છીએ કે જે 15oC પર છે તો એ જ પાણી અહીંયા છે શિયાળામાં તે તાપમાને અંદરનું પાણી છે તો આ 15 ડિગ્રી તરવા માટે આરામદાયક નથી તો તે આપણે ઉષ્મા કે જે ઠારકમાંથી આપણે મેળવીએ છીએ તેનો ઉપયોગ કરીને ગરમ કરીયે છીયે હવે અહીંયા દ્રવાંશનાશક યંત્રમાં આપણે એ જ પાણીનો 15oC પર ઉપયોગ કરીએ છીએ અને જ્યારે તે દ્રવાંશનાશક યંત્રમાંથી બહાર આવે છે તે નીચા તાપમાને હોય છે અને જેનો આપણે કંઈક અહીંયા સંગ્રહ કરી શકીયે છીએ અને ઠંડા પાણીનો બીજી કોઈક ઉપયોગિતા માટે ઉપયોગ કરી શકીયે તો આ પાણી માટેના ઉષ્મા પંપ નો ઉપયોગ કરીને થતી એક ઉપયોગીતા છે અને ઉદાહરણ કે જે અમે બતાવ્યું તે તરણકુંડને ગરમ કરવા માટેનું છે પાણી કે જે આપણા માટે શિયાળામાં ઉપલબ્ધ છે તે 15oC પર નીચા તાપમાને હોય છે કે જે તરણકુંડ માટે આરામદાયક હોતું નથી તો તેથી આપણે ઉષ્મા પંપ નો ઉપયોગ કરીએ છીએ કે જેમાં 15 ડિગ્રી પરનું પાણી ઠારણ કરવા માટે ઉપયોગમાં લેવાય છે અને તેથી રેફ્રિજરેન્ટ નું ઠારણ કરે છે અને જેવું તે એમ કરે છે તે ઉષ્મા મેળવે છે અને તાપમાન વધે છે અને હવે ગરમ પાણીને તરણકુંડમાં આપવામાં આવે છે દ્રવાંશનાશક યંત્રના છેડા પાસે જે બહાર આવે છે તે તેનાથી પણ ઠંડું પાણી છે પરંતુ તે ઠંડા પાણીની કેટલીક ઉપયોગીતાઓ છે કે જેના માટે તેને ઉપયોગમાં લઇ શકાય છે તો તેથી આપણે પાણી પાણી માટેના ઉષ્મા પંપ વિશે ચર્ચા કરી ચાલો આપણે એવા વધુ એક ઉદાહરણ તરફ જોઈયે કે જેમાં આપણે પ્રક્રિયા ઉષ્માની પુનપ્રાપ્તિ વિશે વાત કરીશું અને આ પાણી પાણી માટેના ઉષ્મા પંપ નું ઉદાહરણ કે જે આપણે લેવા જઈ રહ્યા છીએ તે ટેમ્પ્લિફાયર એકમ છે કે જે ખૂબ જ જાણીતું છે કે જેને સૌપ્રથમ વેસ્ટિંગ હાઉસ માં મૂકવામાં આવ્યું હતું તો વેસ્ટિંગ હાઉસ ટેમ્પ્લિફાયર ઉષ્મા પંપ એકમ ઉષ્માને નકામા પાણીમાંથી ગરમ કરવાની પ્રક્રિયામાં ફરીથી ઉપયોગમાં લેવા માટે પુનપ્રાપ્ત કરે છે તો ફરીથી તે જ ખ્યાલ પરંતુ આ કિસ્સામાં તે પાણી પાણી માટેનું ઉષ્મા પંપ છે આની પહેલાનું કે જે આપણે જોયું તે નિશ્ચિતરૂપે પાણી હતું પરંતુ રેફ્રીજરેન્ટ કે જે આપણે ઉપયોગમાં લીધું હતું તે હજુ પણ રેફ્રીજરેન્ટ જ હતું તો તે કિસ્સામાં તે પ્રવાહી પાણી માટેનું ઉષ્મા પંપ હતું હું દિલગીર છું તમે જાણો છો મેં ભૂલથી લીધું અથવા કહ્યું કે તરણકુંડ પાણી પાણી માટેનું ઉષ્મા પંપ હતું તે પાણી પાણી એ સંદર્ભમાં હતું કે તેમાં ઠારકમાં અને રેફ્રીજરેટર માં એમ બંનેમાં પાણીનો પ્રવાહી તરીકે ઉપયોગ થયો હતો પરંતુ રેફ્રીજરેન્ટ તરીકે વહેતું પ્રવાહી વેપર કમ્પ્રેશન ચક્રમાં વહેતું પ્રવાહી હજુ પણ રેફ્રીજરેન્ટ હતું આ કિસ્સામાં જો કે બંને પ્રવાહી પાણી છે અને જેમ આપણે જોઈશું તેમ તે 2 તબક્કામાં દબાણનો ઉપયોગ કરે છે અને હું અહીંયાં તમને બતાવું છું તમને યોજનાકીય આકૃતિ બતાવીશ કે તે કઈ રીતે કાર્ય કરે છે તો આપણી પાસે નકામું ગરમ પાણી છે તે 32oC પર ગરમ છે પરંતુ પછી તે પૂરતું સારું નથી ખરું ને 32 ડિગ્રી નીચું તાપમાન છે તે ખૂબ ઊંચા સ્તરની થર્મલ ઊર્જા નથી કે જે આપણી પાસે છે ખરું ને તો દ્રવાંશનાશક યંત્રમાં જુઓ અને તે 2 તબક્કામાં દબાણ છે અને પછી શું થાય છે ઠારક એકમમાં તમારી પાસે પાણી અંદર આવે છે અને પછી ગરમ પાણી તમે 82oC પર મેળવી શકો છો અને પછી તમારી પાસે ફ્લેશ ઇન્ટરકુલર છે તમારી પાસે 2 વિસ્તરણ વાલ્વ છે અને એવું બધુ કારણ કે તમારી પાસે 2 તબક્કામાં દબાણ છે તો ચાલો આપણે આ ચક્ર તરફ થોડું વધારે કાળજીપૂર્વક જોઈએ અને આપણાં જ્ઞાનનો ઉપયોગ કરીને Ph રેખાકૃતિ અથવા TS રેખાકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા મને સૌપ્રથમ લખવા દો આપણે વિશ્લેષણ કરવા જઈ રહ્યા છીએ તે ટેમ્પ્લીફાયર ઉષ્મા પંપ છે ટેમ્પ્લીફાયર ઉષ્મા પંપ છે અને આપણે શું કરવા જઈ રહ્યા છીએ આપણે જે જોયું તેના આધારે થર્મોડાયનેમિક ચક્ર તરફ જુઓ તો હું કાગળ અને સ્ક્રીન વચ્ચે અદલાબદલી કરી રહ્યો છું જેથી આપણે તે 2 ને સરખાવી શકીયે અને પછી જોવાનો પ્રયત્ન કરી શકીયે તો ચાલો ફરી એક વખત સ્ક્રીન તરફ જુઓ અને આ ચક્રની તરફ જોવામાં થોડી સેકન્ડો પસાર કરો તો આપણે શું કરીશું હવે આપણે ટેમ્પ્લીફાયર એકમ માટેની Ph રેખાકૃતિ દોરીશું તો આ દબાણ છે અને આ એન્થાલ્પી છે કે જે આપણે વરાળ ગુંબજને દોરવા માટે જોઈએ છીએ આ તે છે કે જેવું તે Ph રેખાકૃતિમાં દેખાય છે જે આપણે જાણીયે છીએ અને આપણે તેને આ રીતે રાખીશું અને પછી ચાલો આપણે પ્રયત્ન કરીયે અને જોઈએ આ Ph રેખાકૃતિ પર ક્યાં જુદા જુદા બિંદુઓ છે તો ચાલો મને સૌપ્રથમ ચક્ર દોરવા દો અને પછી આપણે બિંદુ થી બિંદુ જઈશું તો આ રીતે ચક્ર કામ કરે છે અને કઈ રીતે તે આપણે જોઇશું ચાલો આપણને આ બિંદુઓને નામ આપવા દો હવે આ બિંદુ 1 છે તો જો આપણે સ્ક્રીન તરફ અહીંયા જોઈએ તો બિંદુ 1 એ દ્રવાંશનાશક યંત્રનું નિકાસ દ્વાર છે પછી બિંદુ 2 એ નીચા દબાણે ઠારકનું નિકાસ દ્વાર છે મારો અર્થ છે કે નીચા દબાણે દાબક યંત્રનું નિકાસ દ્વાર બિંદુ 4 એ ઊંચા દબાણે દાબક યંત્રનું નિકાસ દ્વાર છે તો ચાલો આપણે એ 2 બિંદુઓને નામ આપીએ અને માફ કરજો ઊંચા દબાણે દાબક યંત્રનું પ્રવેશ દ્વાર 4 છે ઊંચા દબાણે દાબક યંત્રનું નિકાસ દ્વાર 5 છે તો ચાલો ફરીથી આપણે અહીંયા જોઈએ અને ખાતરી કરીયે કે આપણે સાચું કરી રહ્યા છીયે 1 2 4અને 5 3 શું છે 3 એ ફ્લેશ ઇન્ટરકુલર નું નિકાસ દ્વાર છે તો આપણે અહીંયા 3 લખીશું કે જે આ બિંદુ છે બાકીનું સરળ છે 5 અને પછી 6 આ બિંદુ થશે 7 અહીંયા 8 અહીંયા અને 9 અહીંયા તો ફરી એકવાર ચાલો આપણે સરખાવીએ 6 એ ઠારકનું નિકાસ દ્વાર થશે કે જે અહીંયા દેખાય છે 7 એ પહેલા વિસ્તરણ વાલ્વ નું નિકાસ દ્વાર છે પછી 8 એ બીજા વિસ્તરણ વાલ્વ નું પ્રવેશ દ્વાર છે 9 એ બીજા વિસ્તરણ વાલ્વ નું નિકાસ દ્વાર છે તો 6 7 8 9 અને અહીંયા જે આપણે જોયું તે 6 7 8 અને 9 છે તો આ રીતે છે જે આપણે જોઈ રહ્યા છીયે તે ટેમ્પ્લીફાયર એકમને Ph રેખાકૃતિમાં દર્શાવેલું છે ચાલો આપણે અહીંયા તીર મૂકીએ તો આ ચક્ર છે અથવા રેફ્રિજરેન્ટ ચક્ર છે કે જે આ રીતે જશે ખરું ને તો 2 તબક્કાનું દબાણ જરૂરી છે કારણ કે ટેમ્પ્લીફાયર એકમમાં તાપમાનો કે જે આપણી પાસે છે તે દ્રવાંશનાશક યંત્ર પાસે અહીંયા છે હું માનું છું કે તે 35 ડિગ્રી આસપાસ છે અને અહીંયા તાપમાન કારણ કે તે ઉષ્મા આપે છે તે લગભગ 90 ડિગ્રી આસપાસ છે તો આ 35 નથી આ 30 છે કારણ કે અહીંયા પાણીનું પ્રવેશ દ્વાર લગભગ 32 છે નિકાસ દ્વાર લગભગ 27 છે હું દિલગીર છું હું ખોટો છું આ 25 ડિગ્રી અથવા ઓછું થશે તો તેટલા માટે તો આ છે ઉષ્માને બહાર કાઢીને કોણ ઉષ્મા લે છે તમે જાણો કે પાણીમાંથી કે જે 32 ડિગ્રીએ પ્રવેશે છે અને 27 ડિગ્રીએ નીકળે છે તેમાંથી તો આ રીતે છે તો ફરી એકવાર આ 25 ડિગ્રી છે 25 થી 90 એ ખરેખર મોટો કૂદકો છે અને તેથી આપણને 2 તબક્કામાં દબાણની જરૂર પડે છે એક તબક્કામાં દબાણ કઠિન રહેશે તો ફરી એકવાર હું એક ક્ષણ લેવા માંગુ છું અને એક વ્યક્તિ કે જે મારા ભૂતપૂર્વ શિક્ષક છે એમની પાસેથી હું જે પણ શીખ્યો છું તેના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું જેમ તમે આ આકૃતિમાં અને પાછળની એકમાં પણ જુઓ છો તેમ મે પ્રાધ્યાપક પી નાગની વ્યાખ્યાનોની નોંધનો ઉલ્લેખ કર્યો હતો પ્રાધ્યાપક પી નાગ મારા શિક્ષક હતા કે જ્યાંરે હું IIT ખડગપુરમાં સ્નાતક કક્ષાનો વિદ્યાર્થી હતો અને વ્યય ઉષ્માની પુનઃપ્રાપ્તિનો આ વિષય હું સૌ પ્રથમ તેમની પાસેથી ભણ્યો હતો તો હું પ્રાધ્યાપક પી નાગ પ્રત્યે મારી કૃતજ્ઞતા વ્યક્ત કરવાની આ તક લેવાનું પસંદ કરીશ તે આપણી સાથે હવે નથી પરંતુ પ્રકરણો કે જે હું તેમની પાસેથી ભણ્યો છું તે અત્યારે પણ મારી સાથે છે અને કદાચ હંમેશા માટે મારી સાથે રહેશે તો હું માત્ર મારો આદર મારા ગુરુને ચૂકવવા માગતો હતો તો આ ટેમ્પ્લીફાયર એકમ હતું કે જેનો પ્રવાહી પ્રવાહી માટેના ઉષ્મા પંપ માટે ઉપયોગ કરી શકાય છે આ કિસ્સામાં તે પાણી પાણી માટેનો ઉષ્મા પંપ હતો અને આ એ છે કે જે વેસ્ટીંગ હાઉસ માં ઉપયોગમાં લેવાય છે કે જેમાં નકામા પાણીને ઊંચા તાપમાને બીજી કોઈ ઉપયોગીતા માટે ઉપયોગમાં લેવાય છે ચાલો આપણે બીજી ઉપયોગીતા તરફ ખસીએ તો આ ઉષ્મા પંપ ની ખરેખરમાં ઘણી બધી ઉપયોગીતાઓ છે તેનો જુદા જુદા રૂપરેખાંકનોમાં દુનિયાભરમાં ઉપયોગ થાય છે તો મારો અર્થ એમ છે કે હું માત્ર કેટલીક ઉપયોગીતાઓ અહીંયા બતાવી રહ્યો છું મારો અર્થ એમ છે કે ત્યાં ઘણી બધી ઉપયોગીતાઓ છે કે જેનો વાસ્તવમાં કોઇ અંત નથી તો મેં કહ્યું હતું તે તમને યાદ છે કે હું હજુ એક ઉદાહરણ બતાવીશ કે જેમાં આપણે બંનેનો સ્પેસ હિટ પંપ માટે ઉપયોગ કરી શકીયે બંને સ્પેસ હીટિંગ અને ઠંડુ પ્રવાહી કોઈ બીજી ઉપયોગિતા માટે તો ચાલો મને તે કરવા દો અને હું શું કરીશ હું કહીશ કે આ ઉષ્મા પંપ નો ઉપયોગ કરીને ઔદ્યોગિક પ્રક્રિયા માટે ગરમી એ તેનું બીજું એક ઉદાહરણ છે સારું તે માત્ર ગરમ કરવું તે નથી ત્યાં ઠંડું પણ થાય છે અને ઉદાહરણ કે જેના વિશે હું વાત કરવા જઈ રહ્યો છું તે ઇન્જેક્શન મોલ્ડિંગ પ્લાન્ટ છે ઇન્જેક્શન મોલ્ડિંગ હું તેને MOLD તરીકે લખીશ ઘણા લોકો તેને MOULD તરીકે પણ લખે છે તે અમેરિકન અને બ્રિટિશ જોડણી છે તો તમે જાણો છો તેમ આ જગ્યાએ ઇન્જેક્શન મોલ્ડિંગ થાય છે કોઈકવાર પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને કોઈકવાર કંઈક બીજા અથવા પીગળેલી ધાતુનો ઉપયોગ કરીને તો આપણને શેની જરૂર છે તો જો તમે યાદ કરશો તો કોઈપણ ઇન્જેક્શન મોલ્ડિંગ પ્રક્રિયામાં તમારે તેને કાસ્ટ કર્યા બાદ ઠંડુ પાડવાની જરૂર હોય છે મોલ્ડ માં તમારે તેને ઠંડુ કરવાની જરૂર પડે છે કે જેનું તે રૂપ અથવા આકાર લઈ શકે છે તો તમારે ઠંડુ કરવાની જરૂર છે અને વધારામાં ખાસ કરીને શિયાળામાં અથવા ઠંડા દેશોમાં આ ફેક્ટરી માં કરવામાં આવે છે કે જ્યાં તમને એર્ગોનોમિક્સ શરતો જાળવવાની જરૂર પડે છે અને તેથી તમને તે ફેકટરી અથવા પ્લાન્ટ માટે સ્પેસ હીટિંગ ની જરૂર પડે છે તો આપણે તે કઈ રીતે કરી શકીયે તો ઉષ્મા પંપ એ ખરેખરમાં આ બંને ઉદ્દેશો એક સાથે પ્રાપ્ત કરવા માટે અથવા મેળવવા માટે અદ્ભુત ઉપયોગીતા અથવા એના કરતા અદભુત તકનીકી છે તો ચાલો આપણે કંઈક લખીએ તો ઇન્જેક્શન મોલ્ડિંગ કે જ્યાં હું કહીશ કે મોલ્ડ ને ઠંડુ કરવા માટે ઠંડા પાણીની જરૂર પડે છે તો હું કહીશ કે પ્લાસ્ટિકનું ઘનીકરણ કરવા માટે ખરું ને જે ઘટકોને મોલ્ડ કરવામાં આવ્યા છે તે સ્પષ્ટ છે અને હું કહીશ કે ફેક્ટરી ફ્લોર માં જો હું તેને એમ કહું કે આરામદાયક સ્થિતિઓ જાળવવા માટે ગરમીની જરૂર પડે છે તો આ મૂળભૂત રીતે શું થઈ રહ્યું છે તે છે જો કે આપણે કઈ રીતે તે કરીશું અત્યારે હું માનું છું કે હવે હું માનું છું કે આપણે બધા ધારી શકીયે છીએ કે આપણે તે કઈ રીતે કરીશું તો ચાલો સૌપ્રથમ આપણે વેપર કમ્પ્રેશન એકમ ઉષ્મા પંપ ના ઘટકો દોરીએ અને પછી જોઈએ કે આપણે શું કરીશું તો પહેલી વસ્તુ કે જે હું કરીશ તે આ છે આ દ્રવાંશનાશક યંત્ર છે આ ઠારક છે આ મારો વિસ્તરણ વાલ્વ છે અને આ મારૂ દાબક યંત્ર C છે તો શું થાય છે દ્રવાંશનાશક યંત્રનું નિકાસ દ્વાર દાબક યંત્રમાં આવે છે પછી તે ઠારકમાં આવે છે રેફ્રીજરેન્ટ નું ઠારણ કરે છે પછી વિસ્તરણ વાલ્વ માંથી પસાર થાય છે અને દ્રવાંશનાશક યંત્રમાં પ્રવેશે છે તો પૂરતું વ્યાજબી છે તેના વિશે કોઈ પણ સવાલો નથી આ મારૂ એકમ છે તો આ મારો વિસ્તરણ વાલ્વ છે હવે શું થાય છે મારી પાસે ચાલો મને કહેવા દો કે આ મારી ફેક્ટરી ફ્લોર છે અને હું અહીંયા મારો ઇન્જેક્શન મોલ્ડ દોરીશ તો ઇન્જેક્શન મોલ્ડ ને ઠંડો કરવા માટે મને શેની જરૂર પડે છે અને પછી મને ફેક્ટરી ને વ્યાજબી રીતે પૂરતી ગરમ કરવાની જરૂર પડે છે ચાલો મને અહીંયા આની આસપાસ હદ મુકવા દો તો તેથી શું થાય છે ચાલો મને કહેવા દો મારી પાસે ઠંડા પાણીની ટાંકી છે અહીંયા પાણીની ટાંકી હું આ પ્રવાહીને દ્રવાંશનાશક યંત્રમાં વહેવા દઇશ અને પછી દ્રવાંશનાશક યંત્રમાંથી જે બહાર આવે છે તે ઠંડુ પાણી હશે કે જે ઇન્જેક્શન મોલ્ડ માં જાય છે અને પછી ઇન્જેક્શન મોલ્ડ માંથી બહાર આવે છે તે ગરમ પાણી અથવા ઓરડાના તાપમાને અથવા ઊંચ તાપમાને સામાન્ય પાણી હશે અને પછી હું શું કરીશ ફરીથી ઠારકમાંથી ચાલો મને અહીંયા જુદી સહી વાપરવા દો ચાલો આપણે કહીયે કે હું હવા અથવા પાણી કોઈ પણ પસાર કરું છું અને પછી આ ઊંચા તાપમાને બહાર આવે છે અને ગરમ કરવા માટે ઉપયોગમાં લઇ શકાય છે જો તે ગરમ હવા હશે તો તેને સીધું ફેક્ટરી ફ્લોર માં આપી શકાય છે જો તે ગરમ પાણી કે જેનો આપણે ઉપયોગ કરીયે છીએ તે છે તે પાણી હોઈ શકે છે અથવા તે હવા હોઈ શકે છે જો તે હવા હશે તો સીધું તો ગરમ પાણી અથવા હવા છે જો તે ગરમ પાણી છે તો પછી આપણી પાસે આ તાપક હશે તમે જાણો છો કે આ ઓરડા માટેનું તાપક છે કે જે ગરમ પાણી અથવા હુફાળા પાણીને પરિભ્રમિત કરે છે તે એ છે કે જેનો આપણે ફેક્ટરી ફ્લોર માટે ઉપયોગ કરીશું અને જો તે હવા છે તો બિલકુલ તે પહેલેથી જ હુફાળી હવા છે કે જેનો સીધો ફેક્ટરી માં આપવા માટે ઉપયોગ કરી શકાય છે તો આ ઉષ્મા પંપ ને ઇન્જેક્શન મોલ્ડ પ્લાન્ટ મા ઉપયોગમાં લેવા માટેનું ઉદાહરણ છે હવે ઠારકમાંથી પેદાશ કે જે ઊંચા તાપમાને હોય છે તેનો એર્ગોનોમિક અથવા આરામદાયક પરિસ્થિતિઓ જાળવવા માટે ફેક્ટરી ના પ્રવાહને ગરમ કરવા માટે ઉપયોગ કરી શકાય છે અને ઠારકમાંથી પેદાશ કે જે ખાસ કરીને ઠંડુ પાણી છે તેને ઇન્જેક્શન મોલ્ડ ની આસપાસ પરિભ્રમિત કરાવવામાં આવે છે જેથી તે મોલ્ડ ને ઠંડુ કરે છે અને પ્લાસ્ટિકનું ઘનીકરણ કરે છે અને તેથી આપણે જે કંઇ પણ ઉત્પાદિત કરવાનો પ્રયત્ન કરતાં હોઈયે તે ખરેખરમાં આકાર લે છે અને તેના આકાર અને રૂપમાં બહાર આવે છે તો તે ઉદાહરણ સાથે આપણે આ વ્યાખ્યાનનું સમાપન કરીએ અને હવે આગળના વ્યાખ્યાનમાં આપણે અહીયાથી ચાલુ કરીશું અને કદાચ વધુ એક અથવા 2 ઉદાહરણો જોઈશું તમારા બધાનો ખૂબ આભાર અને આગળના વર્ગમાં મળીયે